આપણે પાછા આવીએ છીએ અને આ બીજું ઉદાહરણ છે તેથી આ આકૃતી સિંગલ ફેજ ટ્રાન્સફોર્મર ની સમકક્ષ સર્કિટ બતાવે છે જે લો વોલ્ટેજ સાઇડ 200 વોલ્ટ ની છે લોડ પર ટર્મિનલ વોલ્ટેજ જે હાઇ વોલ્ટેજ સાઇડ પર છે લો વોલ્ટેજ કરંટ અને એફીશ્યંસી ની ગણતરી કરો તેથી આ સમસ્યામાં એક વસ્તુ એ છે કે લો વોલ્ટેજ સાઇડ 200 વોલ્ટની છે ખરેખર હાઇ વોલ્ટેજ સાઇડ E2000 વોલ્ટ છે હાઇ વોલ્ટેજ સાઈડ 2000 વોલ્ટ છે તેથી તે અહીં લખાયેલું નથી હું તેને અહીંથી ચૂકી ગયો છું તેથી હાઇ વોલ્ટેજ સાઈડ E2000 વોલ્ટ લો તેનો અર્થ છે N2N1 10 હશે તેથી કારણ કે N2N1 V2V 1 છે આ R2000 divided200 હશે તેથી તે R10 હશે તેથી તેના આધારે આપણે આગળ વધશું આ સર્કિટ ડાયાગ્રામ છે તેને લો વોલ્ટેજ સાઇડ કહે છે તેથી આ સમકક્ષ સર્કિટ માટેનું ગાણિતિક નિદર્શન આપણે પહેલાં જોયું છે તેથી આ લો વોલ્ટેજ સાઇડ પર આ કર્સર ને જુઓ ત્યાં 200 વોલ્ટ ના બે છે તેથી આ કોર લેસ કમ્પોનન્ટ રેસિસ્ટન્સ 400 Ω અને મેગ્નેટાઇઝિંગ કમ્પોનન્ટ 231 Ω આપવામાં આવેલ છે આ કરંટ I 0 છે આમાંથી વહેતો કરંટ I c છે અને આ શાખા માં I m છે તે આ ટ્રાંઝિસ્ટર થી અલગ થઈને કઈક હલ કરવા જેવુ છે અને બીજું કે સિરીઝ પેરેલલ સર્કિટ ની જેમ હલ કરવા જેવું છે જો કે અમે એક જ ફેજ માટે તે કર્યું છે અને R e 1 જે 0 1 Ω અને 0 5 છે અને આ કરંટ I2 પ્રાઇમરી સાઈડ માં વહે છે અને I1 I 0 I2 અને આ 7 9 Ω રેસિસ્ટન્સ અને 5 5 Ω રીએકટન્સ છે એટલે કે જેને ઇન્ડક્ટિવ લોડ કહે છે તેને પ્રાઇમરી સાઈડ લો વોલ્ટેજ સાઈડ કહે છે અને લોડ માં વોલ્ટેજ V2 અગાઉ આપણે જોયું છે V2 k V2 આપણે પહેલાથી જ જોયું છે પરંતુ આ બધું ગાણિતિક નિદર્શન માટે છે તેથી આ બધા પેરામીટર આપવામાં આવ્યા છે તેથી આપણે હાઇ વોલ્ટેજ સાઈડ પર ટર્મિનલ વોલ્ટેજ શોધવા પડશે જે V2 છે પછી લો વોલ્ટેજ લો કરંટ કે જે I1 છે અને એફીશ્યંસી તેથી જ આપણે તેને શોધવું પડશે તેથી હવે I m તે પેરેલલ સર્કિટ છે તેથી I m 20032 જે 31 આવે છે અને I c R200400 હશે તેથી આ એક પેરેલલ સર્કિટ છે તેથી I m 200231 તેથી 0 866 એમ્પીયર છે અને I c 200400 છે તેથી તે 0 5 એમ્પીયર છે અને આપણે જાણીએ છીએ કે I 0 I c j I m તેથી તે 0 5 j 0 866 એમ્પીયર છે તેથી તે ખરેખર I 0 જે મેગ્નિટ્યુડ 1 હશે અને એંગલ 60 o એમ્પીયર હશે હવે આ સાઈડ કુલ લોડ જો કુલ રેસિસ્ટન્સ લેવામાં આવે તે R e 0 1 અને Xe 0 5 Ω આપવામાં આવ્યા છે જ્યાં અહીં RL 7 9 અને X L 5 તેથી પ્રાઇમરી સાઈડથી R total એ R e RL થશે તે હું અહીં RL લખી રહ્યો છું તેથી તે 0 1 7 98 Ω છે અને X total એ Xe X L હશે તે 6 Ω હશે તેથી ઇંપેડન્સ Z એ 8 જે 6 Ω હશે તેથી I2 એ V 1 વોલ્ટેજ જેને લો વોલ્ટેજ સાઈડ કહે છે આ તે રેફરન્સ વોલ્ટેજ છે જે આપણે લીધું છે તેથી 200 angle 0 o8 j 6 છે તેથી તે E20 angle 36 9o એમ્પીયર થશે તેથી I1 first part I2 I 0 અહીં સર્કિટમાં છે હવે અહીં KCL I1 I 0 I2 લાગુ કરો તેથી જો આવું કરો તો તે આવશે મારો અર્થ I2 ને મૂકો અને અહીં તે I 0 તેથી તે E20 9 angle 38 o એમ્પીયર છે હવે V2 એ V 1 I2 R e j X j Xe 1 થશે તેનો અર્થ એ કે અહીં સર્કિટમાં લાગુ કરો અહીં સર્કિટમાં કરો k અથવા KVL લાગુ કરો તેથી આ કિસ્સામાં આ કરંટ I2 છે I2 R e j Xe અને આ વોલ્ટેજ છે તેથી V2 મારો મતલબ કે આ વોલ્ટેજ છે આ V2 છે તેથી આ છે તેથી V2 V 1 0 છે તેથી KVL લાગુ કરો તે જ વસ્તુ આપણે ત્યાં લાગુ કરી છે તેથી જો I2 R e j Xe 1 લો તો તેનો અર્થ એ કે તે V2 V 1 છે તેથી તે કિસ્સામાં તે E200 angle 0 20 angle 36 9 that R e 1 is 0 1 j 0 5 છે જો સરળ બનાવશો તો તે V2 બનશે V2 અહી 190 બનશે 190 192 5 angle 2 o અને V2 નો મેગ્નિટ્યુડ 1925 વોલ્ટ હશે અને અગાઉ આપણે જોયું છે તે V2 k V2 અને N2 byN2 1 મેં આ 10 કહ્યું કારણ કે હાઇ વોલ્ટેજ સાઇડ વોલ્ટેજ 2000 વોલ્ટ છે હું તે ચૂકી ગયો છું કે તે ત્યાં લખ્યું નથી તેથી K 110 અને K V2 V2 કારણ કે V2 K V2 તેથી V2 એ 1925 વોલ્ટ હશે અને V2 નો એંગલ 2 o છે તેથી તેજ રીતે તેને શું કહે છે તેથી V2 1 નો મેગ્નિટ્યુડ 1925 વોલ્ટ અને હવે આગળ એફીશ્યંસી છે તેથી એફીશ્યંસી ક્યારે મળશે આઉટપુટ V2 I2 cos ∅∅2 છે તેથી V2 સર્કિટ માં જુઓ તો cos ∅2 જે ખરેખર આ વોલ્ટેજ V2 વચ્ચેનો એન્ગલ છે I2 નો એન્ગલ અને V2 નો એન્ગલ વચ્ચેનો તફાવત છે તેથી જુઓ તો આ V2 I2 cos ∅2 છે અને V2 192 5 છે અને I2 નો મેગ્નિટ્યુડ 20 અને I2 નો cos એન્ગલ 36 9 અને V2 નો 2 o હતો આપણે અહી છીએ અહીં આપણી પાસે V2 છે જે 2 o છે અને અહીં જ્યાં I2 છે જે 36 9 o છે તેથી આ કિસ્સામાં તે ફક્ત તફાવત હશે તે કોસ થેટા કોસ થેટા હશે બંને લેગિંગ છે મારો મતલબ કે જો રેફેરન્સ લો તો આ રેફેરન્સ છે આ V 1 રેફેરન્સ છે તેથી એક એંગલ 30 છે આ એંગલ 36 9 o છે અને બીજો એંગલ આ એંગલ 2 o તેથી આ એંગલ છે તે 36 9 2 છે તે પાવર ફેક્ટર એંગલ છે તેથી 36 92 2 o છે તેથી જ તે આવી રહ્યું છે જેને 3160 વોટ કહે છે તે જ સમયે આ આઉટપુટ જુઓ અને તે જ સમયે I22 RL કરો કારણ કે આ લોડ પાવર છે આ પાવર ખરેખર લોડ ધ્વારા વપરાયેલ છે જો તમે જુઓ તો તે 20 2 7 9 છે તે 3160 વોટ છે તેથી જવાબ સાચો છે હવે ઇનપુટ પાવર એ ઇનપુટ છે કે જ્યાં લો વોલ્ટેજ સાઈડ V 1 એ કરંટ I1 cos ∅1 છે તેથી V 1 એ લો 200 વોલ્ટ છે I1 આપણે ગણીએ E200 R20 9 અને ∅1એ 30 આવશે અથવા તે એંગલ જેને V2 કહે છે મારો મતલબ કે જો અહીં I1 ના એંગલ પર આવેએ તો તે 38 o છે અને V કે જે V 1 એંગલ 0 છે તે રેફેરન્સ ફેજ છે તેથી તે cos 38 o છે તેથી જ તે cos 38 o છે તે 3300 વોટ છે તેથી એફીશ્યંસી આઉટપુટ ઇનપુટ છે તેથી 31603300 95 75 હશે તેથી આ ટ્રાન્સફોર્મરની એફીશ્યંસી છે ટ્રાન્સફોર્મર એફીશ્યંસી ખરેખર ખૂબ વધારે છે તેથી બીજું એ છે કે 500 KVA આ એક ફુલ લોડ રેટિંગ 500 KVA ટ્રાન્સફોર્મ૨ R2200 500 વોલ્ટ છે તેથી હાઇ વોલ્ટેજ સાઈડ E2200 છે લો વોલ્ટેજ સાઈડ 500 વોલ્ટ છે 50 હર્ટ્ઝની ફ્રેક્વન્સી છે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરમાં 10 ઇંપેડન્સ છે 10 એટલે કે તે ડાયમેન્શન વગરનો છે તેનો અર્થ 0 1 છે હું કેવી રીતે કરીશ તે તમને બાતાવીશ તે રેસિસ્ટન્સ આપવામાં આવેલ છે તે રેસિસ્ટન્સ 0 01 Ω આપવામાં આવે છે ઇંપેડન્સ મૂલ્ય રેસિસ્ટન્સ અને રીએકટન્સ શોધવા પડશે પરંતુ તે ઇંપેડન્સ 0 10 આપવામાં આવે છે તેથી કોઈ કેવી રીતે કરી શકે ફક્ત કાળજીપૂર્વક સાંભળો કે કોઈ કેવી રીતે કરી શકે છે તેથી કારણ કે સમાન પ્રકારની સમસ્યા પછીથી મળશે તેથી કોઈ તેને ખૂબ સરળતાથી કરી શકે છે પ્રથમ ફુલ લોડ કરંટ શોધી કાઢો કારણ કે આ તે છે જેને ફુલ લોડ KVA 500 KVA કહે છે તેથી આ 500 1000 છે તેથી વોલ્ટ એમ્પીયર અને ભાગ્યા 500 વોલ્ટ જે લો વોલ્ટેજ સાઈડ છે લો વોલ્ટેજ સાઈડએ આ ફુલ લોડ કરંટ છે કારણ કે લો વોલ્ટેજ સાઈડ પર 500 વોલ્ટ છે તેથી તે જ રીતે જો હાઇ વોલ્ટેજ સાઈડ જોઈએ તો ૨૨૦૦ ધ્વારા ભાગવામાં આવી શકે છે પરંતુ અમે લો વોલ્ટેજ સાઈડ પર શોધવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ તેથી તે 1000 એમ્પીયર છે તેથી બેઝ ઇંપેડન્સ Z હશે જ્યારે બેઝ ઇંપેડન્સ V2I2 fl હશે ત્યારે તેને ZB કહેવામાં આવે છે તેથી લો વોલ્ટેજ સાઈડની વોલ્ટેજ 500 છે આ રેટેડ વોલ્ટેજ છે અને ફુલ લોડ કરંટ 1000 એમ્પીયર છે તેથી આ મૂળ ઇંપેડન્સ છે તેના આધારે નક્કી કરવામાં આવે છે રેસિસ્ટન્સ રીએકટન્સ ઇંપેડન્સ નક્કી કરવામાં આવે છે તેથી ZB V2I2 fl છે 5001000 તેથી હાફ Ω હવે ઇંપેડન્સ Z છે તેથી ઇંપેડન્સ ZZ B હશે જો ધારો કે ટ્રાન્સફોર્મર ઇંપેડન્સ Z છે તો ZZ B ઇંપેડન્સ હશે તે ડાયમેન્શન લેસ નંબર છે જ્યાં Z ઓહમ માં છે અને Z base પણ ઓહમ માં છે તેથી ZZ B એ એક ડાયમેન્શન લેસનંબર છે તેથી તે Z dividedZ base હાફ છે તેથી આ કિસ્સામાં 2 Z કહે છે અને તેને બેઝઇંપેડન્સ 0 1 આપવામાં આવે છે એટલે કે ઇંપેડન્સ ખરેખર 0 1 આપવામાં આવે છે તેથી 2 Z 0 1 તેથી Z છે તેશોધી કાઢો 0 05 Ω કારણ કે અહીં ઇંપેડન્સ છે ઇંપેડન્સ Z છે તેથી આ ખરેખર Z Ω છે તે Ω છે અને આ Ω છે તેથી તે ડાયમેન્શન લેસનંબર છે તેથી 2 Z 0 1 તેથી જે પણ મૂલ્ય મળશે તે Z છે જે ખરેખર ઓહમ મૂલ્યમાં છે તેથી તે 0 05 Ω છે હવે રેસિસ્ટન્સ RZ B છે તેથી R 0 01 Ω આપવામાં આવે છે તેથી કારણ કે આ R1 ખરેખર આ R તે 0 01 ઓહમ આપવામાં આવે છે અને Z અમને તે હાફ Ω મળી ગયો છે તેથી આ ખરેખર રેસિસ્ટન્સ 2 છે 01half છે તેથી 0 02 તેથી તે 2 છે અને તેથી X આપણે જાણીએ છીએ હવે X2 ને હોલ્ડ કરો આપણે જાણીએ છીએ કે X2 R2 Z 2 તેથી X √√Z 2 R2 અહીં તેનો ઉપયોગ થાય છે તેથી તે 0 05 છે અને તે 0 01 છે તેથી 0 049 Ω મેળવવામાં આવે છે તે X મૂલ્ય છે અને રીએકટન્સ divideZ B થશે કારણ કે આ Ω છે આ પણ 0 049half છે તેથી તે 9 8 અથવા યુનિટ દીઠ 0 98 છે તેથી આ રીતે કોઈ આ વસ્તુની ગણતરી કરી શકે છે આ સ્વાધ્યાય કરો અને શોધી કાઢો કે જે ને લો વોલ્ટેજ સાઇડ ફુલ લોડ કરંટ કહે છે અને તે શોધી કાઢો કે જે ને હાઇ વોલ્ટેજ સાઇડ ફુલ લોડ કરંટ કહે છે અને બેઝ ઇંપેડન્સ શોધવાનો પ્રયાસ કરો અને જુઓ કે તેના જેવુ મળે છે કે નહીં આ વસ્તુ છે હવે લોસેસ અને એફીશ્યંસી તેથી ટ્રાન્સફોર્મરમાં વિવિધ પ્રકારનાં લોસેસ છે પરંતુ આપણે ખરેખર એ કરીશું કે જેનો મુખ્ય હેતુ એ હશે કે આયર્ન લોસ કે જે કોર લોસ છે જે એડી કરંટ છે અને હિસ્ટ્રેસિસ એક સાથે છે અને કોપર લોસ જે I 2 R છે તે વિન્ડિંગ રેસિસ્ટન્સ માં લોસ છે તેથી કોર લોસ આ હિસ્ટ્રેસિસ લોસ અને એડી કરંટ લોસ છે કોર લોસ એ કોંસ્ટંટ વોલ્ટેજ અને ફ્રેક્વન્સી પર સંચાલિત ટ્રાન્સફોર્મર માટે કોંસ્ટંટ છે જો વોલ્ટેજ કોંસ્ટંટ તો ફ્રેક્વન્સી કોંસ્ટંટ હોય છે તેથી કોર લોસ વધુ કે ઓછો કોંસ્ટંટ છે કારણ કે આપણે એડી કરંટ અને હિસ્ટ્રેસિસ ના લોસ માટે એડી સમીકરણ જોયું છે તેથી સામાન્ય રીતે વોલ્ટેજ અથવા ફ્રેક્વન્સી ની વિવિધતા નહિવત્ છે તેથી અમે ધ્યાનમાં લઈશું કે આ લોસ ખૂબ મૂળભૂત રીતે કોંસ્ટંટ કોર લોસ અને કોપર લોસ લોસ છે જે I 2 R લોસ છે તેથી જ્યારે ટ્રાન્સફોર્મર લોડ કરંટ ને વહન કરે છે ત્યારે આ લોસ વિન્ડિંગ રેઝિસ્ટન્સ માં થાય છે તેથી ખરેખર ટ્રાન્સફોર્મર લોડ બદલાય છે ત્યારે ટ્રાન્સફોર્મર કરંટ I બદલાય છે તેથી આ કોપર લોસ એ એક વેરીએબલ લોસ છે બધા સમય લોડ કોંસ્ટંટ નથી કેમ કે કરંટ કોંસ્ટંટ નથી તેથી આ કોપર લોસ એ એક વેરીએબલ લોસ છે તેથી જ્યારે ટ્રાન્સફોર્મર લોડ કરંટ ને વહન કરે છે ત્યારે કોપર લોસ લોડીંગ ના E2 સાથે બદલાય છે જે ફુલ લોડના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવેલા છે તેથી સામાન્ય રીતે તે ખરેખર જો I બદલાય છે તો તેથી લોડિંગ પણ બદલાય છે લોડ પણ બદલાય છે તેથી કેટલીકવાર ફુલ લોડ ના વર્ગ તરીકે વ્યક્ત કરવામાં આવે છે તેના બદલે આપણે પછી જોશું હવે અન્ય પ્રકારનો લોસ તે છે જેનો આપણે આપણા અધ્યયનમાં વિચારણા કરીશું નહીં પરંતુ આપણા સામાન્ય જ્ઞાન માટે કોઈક વાર લોડ અથવા સ્ટ્રે લોસ એમ આપણે કહીશું તે મોટા ભાગે લિકેજ ફિલ્ડ માંથી ટેન્ક વૉલ અને કંડક્ટરમાં એડી કરંટ ને ઇંડ્યુસ કરે છે બીજી વસ્તુને ડાઇલેક્ટ્રિક લોસ કહેવામાં આવે છે આ લોસ ની બેઠક ખરેખર ઇન્સ્યુલેટર સામગ્રીમાં છે ખાસ કરીને તેલ અને સોલીડ ઇન્સ્યુલેટર ઇન્સ્યુલેશન તેથી મુખ્ય લોસ અમે કોપર લોસ માફ કરશો કોર લોસ અથવા આયર્ન લોસ કે જે Wi છે તે ધ્યાનમાં લઈશું આપણે માની લઈશું કે આ એક કોંસ્ટંટ લોસ છે કારણ કે આપણે માની લઈએ છીએ કે વોલ્ટેજ અને કરંટ કોંસ્ટંટ રહેશે બીજું કોપર લોસ છે તે એક વેરિએબલ લોસ છે કારણ કે જો લોડ બદલાય છે તો તે કરંટ ને જે કહે છે તે બદલાય છે તે એક વેરિએબલ લોસ છે તેથી E2 વિન્ડિંગ ટ્રાન્સફોર્મરમાં કોપરનું લોસ I2 2 R1 I2 2 R2 છે મારો મતલબ કે આપણે ટ્રાન્સફોર્મરની સમકક્ષ સર્કિટ જોઇ છે અને હું ફરીથી 1 સર્કિટમાં જઈશ હું 1 સર્કિટ પર પાછો જાઉં છું કે ટ્રાન્સફોર્મરમાં કોપર લોસ હોલ્ડ પર રાખો આપણે સર્કિટ માં પાછા જઈશું તેને દોરવાને બદલે ફક્ત હોલ્ડ પર રાખીશ હું ત્યાં પાછો જઈશ જ્યારે પ્રાઇમરી અને સેકન્ડરી અહીં આવશે તેથી આ સાઈડ ખરેખર આ સાઈડ માં લેવામાં આવે છે હું વધુ સારી રીતે હોલ્ડ કરી શકું છું હું તે માટે દોરીશ રાહ જુઓ મારે તેને ફરીથી શોધવી પડશે મારે પાછું જવું પડશે હું ફરી દોરીશ ફક્ત રાહ જુઓ હું શોધવાને બદલે દોરીશ તેથી જો સર્કિટ દોરો તો તેથી આ તે કોર લોસ કોમ્પોનન્ટ અને આ મેગ્નેટાઇઝિંગ લોસ કોમ્પોનન્ટ છે અને આને પ્રાઇમરી સાઈડ કહે છે અને આ સાઈડ R1 કહે છે અને તેને X 1 છે અને આ પ્રાઇમરી વિન્ડિંગ છે અને આ સેકન્ડરી વિન્ડિંગ છે તે કેવી રીતે આ જગ્યા ને સમાઈ શકે તેને હોલ્ડ પર રાખો અને તેને સ્વચ્છ કરો હું તેને અહીં બનાવી રહ્યો છું ફક્ત તે જુઓ કે તે સમજી રહ્યું છે કે નહીં તો આ R છે અને જગ્યાના અવરોધ ને લીધે આ R છે અને આ આ વસ્તુ છે આ સાઈડ પ્રાઇમરી સાઈડ છે તો આ કરંટ I1 છે આ કરંટ I 0 છે અને આ સાઈડ કરંટ કહેવામાં આવે છે કે આપણે I2 લઈ રહ્યા છીએ અને આ પ્રાઇમરી વિન્ડિંગ છે અને આ R1 છે અને સેકન્ડરી વિન્ડિંગ આ છે તો આ સાઈડ R2 છે આ X2 છે અને અહીં લોડ છે આ R2 છે અને આમાંથી વહેતો કરંટ I2 છે તેથી અહીં લોસ અને કુલ લોસ છે મેગ્નિટ્યુડ જે I2 2 R1 મેગ્નિટ્યુડ અહીં I2 મેગ્નિટ્યુડ R2 આ કુલ કોપર લોસ છે રીઅલ પાવર લોસ તેથી જે આપણે લખી રહ્યા છીએ તે I22 R1 I2 2 R2 કુલ કોપર લોસ છે તેથી આ કિસ્સામાં ફક્ત I2 2 છે તે કોમન લો તેથી તે R2 I2 I2 2 R1 બનશે તેથી આપણે જાણીએ છીએ કે I2 I2N2N1 અગાઉ આપણે તે જોયું છે તેથી ફક્ત અહીં મૂકો જો મૂકો તો તે R2 હશે અને આપણે જાણીએ છીએ કે આ ટ્રાન્સફોર્મર K N1 N2 લીધી છે તેથી જો K NN1 uponN2 તો R2 R1K 2 I2 2 હશે તેથી કોપર લોસ Re2 I2 2 હશે આ Re2 ખરેખર સમકક્ષ રેસિસ્ટન્સ છે જેને સેકન્ડરી સાઈડનો કહેવામા આવે છે રેસિસ્ટન્સ જેને સેકન્ડરી સાઈડ નો કહેવાય છે જો તે સ્થિતિમાં પ્રાઇમરી સાઈડ સમાન વસ્તુ લેવામાં આવે તો તે R1 K 2 R2 હશે પરંતુ અમે તેને સેકન્ડરી સાઈડના કહીયે છીએ જે અમે બનાવ્યા છીએ આ કોપર લોસ છે Re2 I2 2 અને આ Re2 છે તેથી ચાલો હવે કહીએ કે x I2I કારણ કે આપણે સેકન્ડરી સાઈડ પર કરી રહ્યા છીએ કારણ કે ફરીથી લોડ સેકન્ડરી સાઈડ પર મૂકવામાં આવ્યું છે તેથી કહો I2I2 fl I2 fl એ ફુલ લોડ કરંટ છે હમણાં જ અમે સેકન્ડરી સાઈડએ ફુલ લોડ કરંટ ની ગણતરી માટે 1 ઉદાહરણ લીધું છે જે 500 KVA ટ્રાન્સફોર્મર છે જે અમને 1000 એમ્પીયર મળ્યું હમણાં જ અમે 1 સમસ્યા કરી તેથી તેજ રીતે જો ગાણિતિક રૂપે લખીએ તો x I2I2 I2 fl છે જ્યાં I2 fl ફુલ લોડ માટે વપરાય છે તેથી I2 fl એ ફુલ લોડ કરંટ છે જે સેકન્ડરી સાઈડ પર છે તેથી I2 આ સમીકરણ પરથી I2 x I2 fl છે હવે સમીકરણ 1 અને 2 થી કોપર લોસ Re2 મળશે કારણ કે Re2 I2 2 તેથી અહીં આપણે I2 મૂકી રહ્યા છીએ તેથી Re2 x I2 fl 2 તેથી કોપરનું લોસ X2 I2 2 fl Re2 થશે આ કોપરનું લોસ છે હવે તેથી આપણે ધારી શકીએ છીએ અથવા આપણે તે કોપરનું લોસ X2 Wcલખી શકીએ છીએ Wc I2 2 fl Re2 તેને ફુલ લોડ વાળા કોપર લોસ કહેવામાં આવે છે તેથી Wc એ ફુલ લોડ કોપર લોસ છે તેથી I2 2 fl Re2 જે Wc છે તેને ફુલ લોડ વાળા કોપર લોસ કહેવામાં આવે છે તેથી કોપર લોસ જ્યારે x હોય ત્યારે કોપર લોસ X2 Wc હવે તેથી જ મેં Wc આ ફુલ લોડ કોપર લોસ લખ્યું છે હવે ટ્રાન્સફોર્મરનું આઉટપુટ સામાન્ય રીતે V2 I2 cos ∅2 છે હવે V2 ત્યાં છે અને I2 x I2 ફુલ લોડ જે I2 x I2 fl ની કિંમતને મૂકે છે તેથી x V2 I2 fl cos theta 2 ∅2 તેથી આ કિસ્સામાં I2 x I2 fl તેથી તેનો અર્થ એ કે આઉટપુટ x P fl તેથી P fl વાસ્તવમાં ફુલ લોડ આઉટપુટ છે તેથી ઉદાહરણ તરીકે ધારો કે જો 500 KVA અને પાવર ફેક્ટર આપ્યું છે તો આપણે P fl શોધશું તેથી મૂળભૂત રીતે P fl એ V2 I2 fl cos ∅2 હશે તેથી તે ફુલ લોડ આઉટપુટ છે હવે કરંટ મળી ગયો છે તેથી જો વોટ ના રૂપ માં પાવર જોઈએ તો 500 KVA ટ્રાન્સફોર્મર માટે KVA વોટ આપેલ છે તો V2 I2 fl cos ∅2 જે ફુલ લોડ આઉટપુટ છે અને આઉટપુટ X P fl છે અને જો X 1 છે તો આઉટપુટ ફુલ લોડ આઉટપુટ અથવા અન્યથા જો X બદલાય છે તો પછી કુદરતી રીતે આઉટપુટ બદલાશે અને તે થશે અને તે ટ્રાન્સફોર્મર માટે થાય છે કારણ કે આખો દિવસ લોડ બદલાતો રહે છે તેથીઇનપુટ આઉટપુટ લોસ તેથી આ આઉટપુટ X P fl લોસછે તેથી ઇનપુટ આઉટપુટ કોર લોસ કોપર લોસ બંને આપણે ધ્યાનમાં લેવાનું છે તેથી ઇનપુટ પછી x P fl આઉટપુટ Wi કોર લોસ અથવા આયર્ન લોસ જેને આપણે કહીએ છીએ આ Wi આયર્ન લોસ અથવા કોર લોસ X2 Wc તેથી આ સમીકરણ 5 છે તેથી એફીશ્યંસી એ આઉટપુટ ઇનપુટ છે તેથી એફીશ્યંસી x P fl તરીકે લખી શકાય છે આ આઉટપુટ ભાગ્યા આખું ટર્મ ઇનપુટ છે હવે મહત્તમ એફીશ્યંસી માટે d zeta dx 0 થશે જો d zeta dx 0 કહો તો આયર્ન લોસ કોપર લોસ થશે તેથી મહત્તમ એફીશ્યંસી માટે આ સ્થિતિએ દાખલા હલ કરવા માટે ધ્યાનમાં રાખવી પડશે મહત્તમ એફીશ્યંસી માટે આયર્ન લોસ કોપર લોસ પરંતુ કૃપા કરીને આ તમે જાતે કરશો આ જવાબ મળશે તેથી મહત્તમ એફીશ્યંસી માટે કોર લોસ કોપર લોસ છે હવે તેથી nu max જો મૂકો તો Wi X2 Wc થશે મતલબ કે X2 Wc Wi છે જો સમીકરણ માં મૂકો તો X2 Wc Wi થશે જે x P fl dividedx P fl Wi બનશે જે અહીં લખાયેલું છે પછી મહત્તમ એફીશ્યંસી x P flx P fl 2 Wi છે તેથી ટ્રાન્સફોર્મરની મહત્તમ એફીશ્યંસી માટે આ બધું છે હવે ટ્રાન્સફોર્મરની આખા દિવસની એફીશ્યંસી તેના સમીકરણ ને મદદથી આપણે 1 દાખલો લઈશું અને વસ્તુ ને સમજશુ આખા દિવસની એફીશ્યંસી 24 કલાકમાં કિલોવોટ કલાકમાં ટ્રાન્સફોર્મરનું આઉટપુટ 24 કલાકમાં કિલોવોટ કલાકમાં ટ્રાન્સફોર્મર ઇનપુટ તેથી E2 4 કલાક દરમિયાન આયર્ન લોસ કોંસ્ટંટ હશે અને ત્યાં જ હશે તેથી ત્યાં જે પણ આયર્નનું લોસ થશે તે તે કોંસ્ટંટ અને 24 કલાક રહેશે આયર્નનું જે પણ લોસ થશે તેનો ગુણાકાર 24 દિવસભર કરો આટલો કિલોવોટ કલાક કે જેને કિલોવોટ કલાકના આયર્ન લોસ કહે છે તે મળશે અને કોપર લોસ કલાક થી કલાક સુધી લોડ કરંટ ના વર્ગ ના પ્રમાણ માં બદલાય છે કોપર લોસ વેરીએબલ છે પરંતુ આયર્ન લોસ કોંસ્ટંટ રહેશે જ્યારે આપણે એક ઉદાહરણ લઈશું ત્યારે જોઈશું હવે બીજી વસ્તુ વોલ્ટેજ રેગ્યુલેશન છે આ ખૂબ જ સરળ વસ્તુ છે વિન્ડિંગ રેસિસ્ટન્સ અને લિકેજ રિએક્ટેન્સ તરફના વોલ્ટેજ ડ્રોપમાં ફેરફારને કારણે સેકન્ડરી ટર્મિનલ વોલ્ટેજ લોડ સાથે બદલાય છે કારણ કે જો લોડ બદલાય છે તો પછી સેકન્ડરી સાઈડનો વોલ્ટેજ ડ્રોપ તેથી બદલાશે તેથી ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ રેગ્યુલેશન ને નોલોડ થી ફુલ લોડ માટે સેકન્ડરી ટર્મિનલ વોલ્ટેજમાં કુલ બદલાવ તરીકે નિર્ધારિત કરવામાં આવે છે તેથી નો લોડથી ફુલ લોડ સુધીના વોલ્ટેજ રેટ કરાયું નથી એનો અર્થ એ કેવોલ્ટેજ રેગ્યુલેશન આ V2 0 લો લોડ છે અને આ V2 fl છે ફુલ લોડ dividedV2 fl 100 આ વોલ્ટેજ રેગ્યુલેશન છે તેથી તે સેકન્ડરી ટર્મિનલ વોલ્ટેજમાં નો લોડ થી ફુલ લોડ સુધી થતો કુલ બદલાવ છે જેને રેટેડ વોલ્ટેજ ના તરીકે દર્શાવવામાં આવે છે તેથી આ વોલ્ટેજ રેગ્યુલેશન છે હવે V2 0 શું છે V2 fl શું છે તેથી V2 0 એ સેકન્ડરી વોલ્ટેજ છે જ્યારે લોડ કાઢી નાખવામાં આવે છે મતલબ કે V2 0 E2 છે તેનો અર્થ એ છે કે જ્યારે લોડ ત્યાં ના હોય કહો કે નોલોડ ની સ્થિતિ માં હોય અને V2 fl ફુલ લોડ સેકન્ડરી વોલ્ટેજ છે તે રેટેડ સેકન્ડરીવોલ્ટેજ માં એડજસ્ટ થયેલ છે તેમ ધારવામાં આવેલ છે તેથી વોલ્ટેજ રેગ્યુલેશન એ ટ્રાન્સફોર્મરની ફિગર ઓફ મેરીટ છે આદર્શ ટ્રાન્સફોર્મર માટે વોલ્ટેજ રેગ્યુલેશન 0 છે કારણ કે આદર્શ ટ્રાન્સફોર્મર માટે તે કિસ્સામાં V2 0 V2 fl નું મૂલ્ય સરખું છે તેથી તે કિસ્સામાં આદર્શ ટ્રાન્સફોર્મર માટે રેગ્યુલેશન 0 છે તેથી વોલ્ટેજ રેગ્યુલેશન ઓછું તેટલું ટ્રાન્સફોર્મરની કાર્યપધ્ધતી બહુ જ સારી તેથી તેનો અર્થ એ છે કે લોડના ટર્મિનલ તરફનો વોલ્ટેજ વધુ સારું રહેશે હવે જો સર્કિટ આની જેમ જોઈએ તો આ E2 આ એક આદર્શ ટ્રાન્સફોર્મર છે જાણે અહીં વિન્ડિંગ સિવાય કંઈ નથી તેથી આ E2 V2 0 છે અને Re2 XE2 છે જે તેને સેકન્ડરી રેસિસ્ટન્સ અને રીએકટન્સ કહે છે આ કરંટ I2 છે અને V2 એ લોડ માંનો વોલ્ટેજ છે તેથી ધારો કે આ સમકક્ષ સર્કિટ જે આ છે અહી Re2 ખરેખર R2 R1K 2 છે તેથી R2 R1k 2 અને XE2 એ X2 X 1K 2 છે તેથી આ તે છે જેને સેકન્ડરી તરફની અંદાજીત સમકક્ષ સર્કિટ કહે છે શન્ટ શાખાઓ નહિવત્ છે મારો મતલબ કે અમે આ શન્ટ શાખાને લગભગ અંદાજીત કરેલ છે તે અવગણવા લાયક છે તેથી Re2 XE2 સમીકરણ બધુ જાણે છે આ તે છે જેને વોલ્ટેજ રેગ્યુલેશન કહે છે હવે બીજું એ છે કે વિવિધ પાવર ફેક્ટર માટે વોલ્ટેજ રેગ્યુલેશન ના સમીકરણ માટે જેને આપણે કેસ 1 કહીએ છીયે તે યુનિટી પાવર ફેક્ટર લોડને ધ્યાનમાં લીધું છે જ્યારે લોડ યુનિટી પાવર ફેક્ટર ત્યારે તે સંપૂર્ણપણે રેસિસ્ટિવ હોય છે જો તે સંપૂર્ણ રીતે રેસિસ્ટિવ હોય તો કરંટ I2અને V2બંને ફેજ માં છે જો આ બંને ફેજ માં હોય તો આ વોલ્ટેજ V2 છે અને રેસિસ્ટન્સ I2 Re2 નો વોલ્ટેજ ડ્રોપ છે તેથી તે યુનિટી પાવર ફેક્ટર લોડ છે તેથી આ I2 છે અને V2 બંને ફેજ માં હશે અને આ બીજી વસ્તુ છે I2 Re2 ડ્રોપ પણ ઉમેરશે કારણ કે E2 જો જુઓ તો આ E2 V2 I2 Re2 j I2 XE2 તેથી જેમ j I2 XE2 નો અર્થ તે અહીંથી 90 o હશે અને આ વોલ્ટેજ E2 છે અને આ ∂ છે તેથી તેનો અર્થ એ છે કે તે E2 છે અને E2 2 એ V2 I2 Re2 2 I2 XE2 2 under √ ની બરાબર થશે તેથીજ Re2 2 V2 I2 Re2 2 I2 XE2 2 છે એનો અર્થ એ કે E2 2 આ બધુ વર્ગમૂળ માં હવે અંદાજ માટે E2 લખી શકીએ છીયે E2 હવે E2 cos V2 I2 Re2 લખી શકાય છે જે આપણે E2 cos ∂ પણ લખી શકીએ છીએ તેથી જ અમે E2 cos ∂ V2 I2 Re2 લખ્યું છે હવે જો ∂ આશરે 0 છે તો cos ∂ 1 છે તેથી E2 આશરે V2 I2 Re2 અથવા આપણે E2 V2V2 I2 Re2V2 લખી શકીએ છીએ અથવા આપણે લખી શકીએ છીએ અમે હમણાં જ E2 V2 0 જોયું છે તેનો અર્થ છે V2 0 V2V2 I2 Re2 V2 તેથી આ જેને રેગ્યુલેશન કહે છે તેનું સમીકરણ છે એ જ રીતે લેગિંગ પાવર ફેક્ટર લોડ માટે આ લેગિંગ પાવર ફેક્ટર લોડ માટે યુનિટી પાવર ફેક્ટર છે એનો અર્થ એ કે કરંટ લેગિંગ પાવર ફેક્ટર લોડ એટલે કરંટ લેગિંગ છે તેથી આ કરંટ સેકન્ડરી કરંટ I2 છે તે V2an angle ∅2 થી લેગિંગ છે તેથી તે સ્થિતિમાં જેને આ કહે છે તે કરંટ લેગિંગ છે તેથી આની સાથે તે ડ્રોપ I2 Re2 થશે અને તે પછી I2 XE2 આ થશે અને આ એંગલ 90 o છે તે જુઓ કે આ એંગલ 90 o છે અને આ Re2 છે અને V2 અને E2 વચ્ચેનો એંગલ ∂ છે તે ∂ છે અને આ ભાગ ઊભો જુઓ આ ભાગ I2 Re2 sin ∅2 છે તેથી આ જેને કહે છે તે સરળ ભૂમિતિ છે જે બધી વસ્તુઓ બનાવી શકે છે તેથી સમજાવવા માટે બહુ નથી કારણ કે સિંગલ ફેઝ AC સર્કિટ ફેજર ડાયાગ્રામ આપણે જોયું છે આ સાથે આ બનાવીએ તેથી આ ત્રિકોણ જો બનાવીએ અને જો આ ભાગ અને આ ભાગ ને ધ્યાન માં લઈએ તો E2 2 V2 I2 Re2 cos ∅2 I2 XE2 sin ∅2 wholE2 I2 XE2 cos ∅2 I2 Re2 sin ∅2 2 થશે જુઓ આ લખ્યું છે આ E2 2 આ છે તેથી તેના પરથી E2 મળશે હવે એક અંદાજ તરીકે E2 cos ∂ E2 E2 cos ∂ લખી શકો છો તેનો અર્થ આ છે મારો મતલબ E2 E2 cos ∂ છે મારો મતલબ આ ભાગ V2 I2 Re2 cos ∅2 I2 XE2 sin ∅2 અહીં તે છે જે આપણે અહીં લખ્યું છે તે આ સમીકરણ છે હવે ધારો કે ∂ ખૂબ જ નાનું છે અને 0 ની બરાબર છે તેથી cos ∂ 1 તેથી E2 V2 આ ટર્મ અથવા E2 V2V2 બરાબર આ લખી શકાય છે આ I2 બહાર સામાન્ય લો તેથી તે V2 0 V2V2 I2 Re2 cos ∅2 XE2 sin ∅2V2 હશે તેથી તેથી બેઝ ઇમ્પેડન્સ જે આપણે હમણાં જ બેઝ ઇમ્પેડન્સ સેકન્ડરી સાઈડ જોયો છે તે સેકન્ડરી સાઈડએ V2I2 છે તેથી Z B બેઝ ઇમ્પેડન્સ માટે અને 2 સેકન્ડરી સાઈડ માટે છે તેથી Z B 2 V2I2 તેથી આ સમીકરણ Re2 cos ∅2 XE2 sin ∅2 dividedV2I2 આપણે લખી શકીએ છીએ અને તે V2 I2 V2I2 Z B 2 તેથી તે Z B 2 છે તેથી V2 0 V2V2 Re2Z B 2 cos ∅2 XE2Z B 2 sin ∅2 લખી શકીએ છીએ એનો અર્થ એ કે ચાલો વ્યાખ્યાયિત કરીએ આ એકમ દીઠ Re2 છે તેનો અર્થ એ છે તે ડાઇમેન્શન લેસ આ p u નો અર્થ એકમ દીઠ તેથી Re2Z B 2 અને એકમ દીઠ XE2 એ એકમ દીઠ XE2 XE2Z B 2 છે અને જેમ મેં અહીં લખ્યું છે તે એકમ દીઠ છે તેથી V2 0 V2V2 ના રૂપ માં વોલ્ટેજ રેગ્યુલેશનજે યુનિટ દીઠ Re2 cos ∅2 XE2 પ્રતિ યુનિટ sin ∅2 ખૂબ સરળ છે અને માત્ર થોડો અભ્યાસ જરૂરી છે